ડિઝાસ્ટર રિકવરી એન્ડ બિલ્ડ બેક બેટર અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે આપત્તિ સંદર્ભમાં સાંસ્કૃતિકરૂપે જવાબદાર બિલ્ટ વાતાવરણની રચના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે આપણે આપત્તિ સંદર્ભમાં સાંસ્કૃતિક પ્રતિભાવપૂર્ણ બિલ્ટ પર્યાવરણો વિશે વાત કરીએ ત્યારે કોઈએ સાંસ્કૃતિક મુદ્દાઓની મૂળભૂત બાબતોને સમજવી પડશે અને ખાસ કરીને કેવી રીતે તેઓ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેના બિલ્ડથી સંબંધિત છે અને તે આપત્તિ દરમિયાન આપત્તિ પૂર્વેના અને આપત્તિ પછીનો સંદર્ભમાં અને લાંબી ચાલતી પ્રક્રિયામાં કેવી રીતે બદલાઇ શકે છે તેથી અહીં હું તમને સંસ્કૃતિઓ આપત્તિઓ અને નિવાસો વિશેના ભાગ ૪ ની જરૂરિયાતો પૂરી કરવા માટે બનાવવામાં આવેલ પોલ ઓલિવરનાPaul Olivers કાર્યમાં આપેલા યોગદાનની રજૂઆત કરવા માંગું છું અને તે તેની સાથે સંખ્યાબંધ કેસો લાવે છે અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાં સંસ્કૃતિની કેવી અવગણના કરવામાં આવી છે અને પરિણામે કેવા પ્રકારની જગ્યાઓ ઉત્પન્ન થાય છે અને એક પ્રતિક્રિયા પરિસ્થિતિમાં કેવા પ્રકારનો અર્થ વિકસિત થયો છે અને આ પ્રક્રિયામાં વિકાસ અને સંસ્કૃતિ એક બીજાથી સંબંધિત નથી તમિલનાડુના કેસમાં તમિળનાડુની સુનામી પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાં પણ આપણે આવા જ દાખલા જોયા છે તેથી આજે આપણે ભૂમધ્ય દેશોમાં તુર્કીના સ્થળો વિશે અને તાજેતરના હુડહુડ ચક્રવાતને પણ આવરી લેશું જેના પર હાલમાં મારું કાર્ય ચાલી રહ્યું છે તેથી તમે અહીં જે ચિત્ર જોઈ રહ્યા છો તે કેપ્પાડોસિયા કે જે તુર્કીના મધ્ય એંટોલીયન ક્ષેત્રમાં છે આ પિનકલ્સનો ખૂબ જ અલગ લેન્ડસ્કેપ્સ છે ટુફા રોક પિનકલ્સ કે જે એંટોલીયન ક્ષેત્રમાં ફેલાયલો છે અને આ મૂળરૂપે લાવા ધૂળના પ્રાચીન અવશેષોમાંથી રચાય છે અને હવાના સંપર્કમાં આવવાના કારણે આ નરમ પથ્થર સખત બને છે જેથી આંતરિક રીતે તેની મજબૂત દિવાલો હોઈ શકે છે અને પત્થરને કેટલાક વોઇડસથી કોતરવામાં આવી શકે છે અને તે ખરેખર એક પ્રકારની રહેવાની જગ્યાઓ બની જાય છે તેથી હકીકતમાં જો તમે ક્યારેય તુર્કીની તપાસ કરો તો તે ખરેખર વિશ્વમાં ફોલ્ટ લાઇન પર આવેલું છે કે જે વૈશ્વિક ફોલ્ટ લાઇન છે અને તુર્કીમાંથી પસાર થાય છે જેના કારણે તે ધરતીકંપનો શિકાર બને છે અને આ તુફા પિનકલ્સ ખૂબ નરમ ખડકો છે તે ઘણીવાર મોટાભાગના મકાનોનો નાશ કરે છે અને જીવનનું પણ ગંભીર નુકસાન કરે છે તેથી અહીં તમે વારંવાર થતા નુકસાનને જોઈ શકો છો જે આ પિનકલ્સથી થાય છે અને હકીકતમાં આ કુદરતી સ્વરૂપોનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે પણ ખૂબ ચિંતિત છે હકીકતમાં જૂના ગ્રીક શહેરના કેવુસીન ગામમાં કેટલાક કેસ સ્ટડીઝ છે જે ગોરમે અવાનોસ રોડથી લગભગ ૪ કિલોમીટર દૂર છે અહીં એક પ્રકારનો મોટો પર્વત છે જે ઘણા બધા આવાસો સાથે જોડાયેલો છે આ જટિલ આવાસો એક પર્વતની જેમ જડિત છે તમે જોઈ શકો છો તેમ બધા નિવાસો આવાસોની શ્રેણીમાં તેનો ખૂબ જ ઓર્ગેનિક સ્વભાવ બતાય છે અને તમે જોઈ શકો છો કે વિનાશક ઘટનાઓ ભૂકંપના કારણે થઈ છે અને હવા અને પથ્થરોના સંપર્કને લીધે પણ ધોવાણ થાય છે અને ધરતીકંપ દરમિયાન અને ચોક્કસપણે આ નરમ પથ્થર નીચે પડતો રહે છે આ સમુદાયોને પાછા જવા માટે અને કોઈ સ્થાને સ્થાયી થવાની તક આપવામાં આવી હતી પરંતુ કેટલાક લોકોએ પાછા જવાનો ઇનકાર કર્યો છે ઘણા સમુદાયોએ પાછા જવાનો ઇનકાર કર્યો હતો અને તેઓ પાછા આવ્યા અને તેમણે આ ગામની આજુબાજુમાં સ્થાયી થવાનો પ્રયત્ન કર્યો પછી ભલે તે જગ્યા ભૂકંપની સંભાવનાવાળી છે અને ત્યાં ભય રહેલો છે તેમ છતાં તેઓ આ વિકટ પરિસ્થિતિમાં રહેવા જઇ રહ્યા છે પરંતુ હજી પણ તમને શા માટે લાગે છે કે આ લોકો અહીં પાછા ફરી રહ્યા છે અહીં આપણે એક વસ્તુ ધ્યાનમાં લેવી પડશે તે ફક્ત સલામતીની બાબત જ નથી કે જેનો સમુદાયોએ વિચાર કર્યો તેમની આજીવિકાનું બીજું પાસું પણ છે તે એક પર્યટક સ્થળ હોવાને લીધે તેઓ ખરેખર આ તરફ આકર્ષિત થયા છે તેથી તેના લીધે ખરેખર આ લોકો પાછા આવ્યા છે અને તેઓએ ઉપરના વિસ્તારોમાં સ્થિર થવાને બદલે તળેટી વિસ્તારમાં નીચેના ભાગમાં સ્થાયી થવા લાગ્યા છે કે જ્યાં તેમની પાસે કેટલાક રેસ્ટોરન્ટ્સ અથવા અમુક પ્રકારના આર્થિક સંસાધનો છે તેથી તે જ સ્થળે પર્યટક અર્થતંત્ર પણ એક મહત્વપૂર્ણ પાસું છે સમુદાયો માને છે કે આજીવિકા પણ સાંસ્કૃતિક સાધનનો એક ભાગ છે અને તેના માટે આપણે ભૂમધ્ય વાતાવરણના બીજા કિસ્સા તરફ જશું ૧૯૬૮માં ત્યાં એક વિશાળ ભૂકંપ આવ્યો હતો જેણે સિસિલી રેસ્ટોરન્ટ અને લગભગ ૧ લાખ લોકોને બેઘર બનાવી દીધા હતા ગિબેલિના નામનું એક નાનું શહેર છે અને તે બેલિસ વેલીમાં સૌથી અસરગ્રસ્ત સ્થળોમાંનું એક છે જે સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થઇ ગયું હતું અને જેના લીધે ત્યાંના ભરવાડો અને ખેતમજૂરોનો સમુદાય અસ્થાયી તંબુ શિબિરમાં સ્થળાંતર થયેલ છે હવે જ્યારે તમે ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તાર વિશે વાત કરો છો ત્યારે દેખીતી રીતે આ આખી મુશ્કેલી વિકરાળ સ્વરૂપ લઇ શકે છે તમે જાણો છો તેમ આ લોકો માટે તે ખૂબ જ વિનાશક દ્રશ્ય છે તેઓ કોઈક આફતોની તાત્કાલિક અસર હેઠળ તેઓ પહેલા પોતાને સુરક્ષિત કરે છે અને તાત્કાલિક આશ્રય શોધવાનો પ્રયત્ન કરે છે તેથી જ તેઓ કામચલાઉ તંબુ શિબિરોમાં ગયા હતા પરંતુ તે સમયે ગિબેલિનાના મેયર મેયર કોરા તેના વિશે વાત કરી તેમણે વિચાર્યું કે આપત્તિઓને પરિવર્તનના એજન્ટો હોવાને કારણે તેને શ્રાપને બદલે તક તરીકે કેવી રીતે લઈ શકાય તો તમે તેને એક સુવર્ણ તક તરીકે કેમ ના લઇ શકાય અને આપણે આ આધુનિકતાવાદી દાર્શનિકો અને વિચારધારાઓ સાથે સમાજ કેવી રીતે બનાવી શકીએ તેથી તેમણે ગિબેલિના શહેરના પુનર્નિર્માણ દ્વારા સાંસ્કૃતિક નવજીવનના વિચારને પ્રોત્સાહન આપ્યું અને તેમની દ્રષ્ટિ ત્યાં જ છે કે જ્યાં આપણે રાજકારણીઓ આર્કિટેક્ટ્સ બુદ્ધિના દ્રષ્ટિકોણોથી કલ્પના કરેલી જગ્યા વિશે વાત કરીએ છીએ તેઓ આ શહેરી જગ્યાને અને અને તેમાં આધુનિકતાના દર્શન કેવી રીતે પ્રદર્શિત કરવા માંગે છે ઉપરાંત બાકીના લોકો દ્વારા તેને પ્રદેશ મુક્તિનું પ્રતીક ગણવામાં આવે છે તેથી તે બાકીના દેશ માટે એક મોડેલ બનવા માંગે છે તે એક શોકેસ મોડેલ છે અને આ રીતે તેઓ આધુનિકતા અને તે સ્થાનની આધુનિકતાવાદની સમજ બતાવવા માંગે છે અને તે કેવી રીતે આ ક્ષેત્રમાં અન્ય શહેરો માટે રોલ મોડેલ બની શકે છે અને જ્યારે કોઈ વસ્તુ પર અસર થઈ છે અને જ્યારે કોઈ ખરેખર સ્થાન નિર્ધારણની પ્રક્રિયામાં ઘણા વિચારો અને દ્રષ્ટિકોણો લાવવાનું કામ કરી રહ્યું છે ત્યારે તમે જાણો છો તેમ તે એક પ્રયોગશાળા બને છે એક મોટી પ્રયોગશાળા કે જે ઇટાલીમાંથી આવતા વિવિધ કલાકારો વિવિધ આર્કિટેક્ટ્સ અને વિવિધ બૌદ્ધિકોને આકર્ષિત કરે છે અને તેઓ મકાનોના નવા સ્વરૂપો પર વિચારોની પ્રયોગશાળા બનાવવામાં ફાળો આપે છે તેથી કલા અને આર્કિટેક્ચર એક સાથે કેવી રીતે આવી શકે છે આપણે ખરેખર કેવી રીતે આખા સમુદાયને જીવંત બનાવી શકીએ છીએ અને તેઓ ખરેખર આફત પછીની આ પ્રકારની રીત સાથે કેવી રીતે આવી શકે છે અને તેઓને ખરેખર સામાન્ય સ્થિતિમાં અને વધુ આધુનિક સમજણમાં કેવી રીતે પાછા લાવી શકાય છે તેથી તેઓ ઘણા કલાકારો લાવ્યા અને તેઓ ઘણાં પ્લાઝા અને પિયાઝા વિકસાવે છે અહીં તમે પિયાઝા ડેલ કોમ્યુન ટોરે સિવિકા સાથેનો સમુદાય પ્લાઝા જોઈ શકો છો તે એક પ્રકારનો સિવિક પ્લાઝા છે અને અહીં તમે લુડોવિકો ક્વોરોની બાજુમાં નવો કેથેડ્રલ જોઈ શકો છો અને તે જ રીતે વિવિધ કલાકારો પ્લાઝોના સ્વરૂપમાં સ્ક્વેર સ્વરૂપમાં સ્મારકોના રૂપમાં તેમના પોતાના વિચારો સ્થાપિત કરવા માટે આવ્યા છે અને સાથે નાના સ્તરે આર્ટવર્ક પણ જોઈ શકાય છે અને નવા નિવાસસ્થાનોની દ્રષ્ટિએ તેઓ ખરેખર આશરે ૫૦૦૦૦ લોકોનું લક્ષ્ય રાખતા હતા પરંતુ આજે દુર્ભાગ્યવશ ત્યાં ફક્ત ૫૦૦૦ લોકો જ રહેતા હતા અને મોટાભાગનાં આવાસોમાં તમે જોઈ શકો કે તેમની આગળના ભાગમાં બગીચા છે અને તેમની પાસે આ મકાનો અને આખી શેરી છે તો તે એક વિશાળ શેરી લેઆઉટ હતું કે જે પડોશીથી અલગ પડે છે તે બધા એક પંક્તિવાળા ઘર જેવું છે પરંતુ તે પ્રક્રિયામાં કોમી એકતા ખોવાઈ જાય છે કારણ કે ભૂમધ્ય દેશોમાં ઘરની સાથે વરંડા હોય છે અને સાંજે તેઓ બધા બહાર બેઠે છે અને એકબીજા સાથે વાત કરે છે પરંતુ હવે શેરી અને ફૂટપાથ અને પાર્કિંગ અને આગળના બગીચાના વિસ્તાર સાથે સામાજિક એકતાનું આખું માળખું દૂર થયું છે હકીકતમાં સામાજિકરણે વપરાશકર્તાઓને અલગ કરવામાં અને જુદા પાડવામાં પ્રોત્સાહન આપ્યું છે અને આ રીતે આ પ્રોજેક્ટ સમાપ્ત થયો અહીં તમે આ સ્લાઇડમાં પ્લાઝાને જોઈ શકો છે શું તમે કોઈ લોકોને જુઓ છો તમે જાણો છો અહીં વસ્તી વિષયક સમજ ૫૦૦૦થી ઘણી ઉંચી થઈ ગઈ છે અને તેઓ ૫૦૦૦૦ નું લક્ષ્ય ધરાવે છે અને તે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યોજના છે આજે તમે ખાલી પ્લાઝા અને ખાલી કેથેડ્રલ્સ જોઈ શકો છો તેથી આ બધું મળીને ખાલી જગ્યા છે અને થોડા સ્થાનિક લોકો આર્ટવર્ક અને શહેરના પુનર્નિર્માણ વચ્ચેના સંબંધને સમજી ગયા છે કેવી રીતે કલા લોકો માટે પ્રોત્સાહનો લાવી શકે છે તેઓને આમા કેવી રીતે સહભાગી કરી શકાય છે અને તેઓ કેવી રીતે કલા સાથે જોડાવાની આ નવીનતમ રીતની અનુભૂતિ કરી શકે છે અને ઇટાલીના જુદા જુદા ભાગોથી આવેલા કલાકારો દ્વારા ઘણી કાર્યશાળા યોજવામાં આવી છે અને હકીકતમાં સ્થાનિક નાગરિકો કલાત્મક લેન્ડસ્કેપ અને શહેરના સહ નિર્માણ માટે સક્રિય જોડાણને પ્રોત્સાહિત કરવાને બદલે સંસ્થાઓએ તેમની જવાબદારીઓમાંથી હાથ ધોઈ નાખ્યા અને ખાલી જગ્યા ભરવાની જવાબદારી કલાકારો પર છોડી દીધી તેથી તે પ્રક્રિયામાં ઘણી સહભાગી પ્રવૃત્તિઓ કાર્યરત છે અને તેઓ જોઈ શકો છો કે હા જાહેરમાં શામેલ થવાનો અવકાશ છે અને ધીમે ધીમે ભંડોળ પણ આવે છે કાં તો ભંડોળ સંસ્થાઓ અથવા આયોજન સંસ્થાઓ તેમના હાથ ધોઈ નાખવાનો પ્રયત્ન કરે છે અને હા તમે તમારું આર્ટવર્ક કેમ ના ચાલુ રાખી શકો અને અંતર પૂરવાનો પ્રયાસ કરો અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થયું છે ઘણાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અપૂર્ણ રહ્યા છે કારણ કે ત્યાં ગેરવહીવટ થયો છે અને કેટલાક રાજકીય ભ્રષ્ટાચાર પણ અને તેઓએ શહેર વિશે જે કલ્પના કરી હતી ને તેમને શું મળ્યું એક વિશાળ શહેર કે જે સંપૂર્ણ રીતે મૌન છે ઉપરાંત તમે ક્રેટો જોઈ શકો છો કે જે આલ્બર્ટો બુરી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે આ લગભગ ૧૨ હેક્ટર જમીન છે આ ખરેખર એક જૂનું ગામ છે કે જે આખું નાશ પામ્યું છે હવે તેઓએ લગભગ ૧ મીટરની ઊંચાઈને કોંક્રિટ બ્લોક્સથી આવરી લીધી છે આ એલીવેઝ ખરેખર તે ગામનું હાલનું શેરી નેટવર્ક છે કે જેનાથી તેઓ ગામની જૂની છબીને યાદ કરવા માંગે છે એક પ્રકારનાં બ્લોક મોડેલમાં પણ આ આર્ટવર્કની મોટાપાયે કલ્પના કરી શકાય છે જે છે તેને આપણે એક પ્રકારનું કોંક્રિટ જંગલ કહીયે છીએ તમે જાણો છો કે આર્ટના નામે ૧૨ હેક્ટર જમીનને એક ભાગ રૂપે સંમિશ્રિત કરવામાં આવી છે અને તે માત્ર એક સ્મૃતિ તરીકે રહી ગઈ છે તેથી લોકો શિલ્પ દ્વારા અને ચાલવા માટે અને શોધખોળ કરવા માટે આ શેરી નેટવર્કને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે તેથી તેઓ પોતાને દિશા આપી શકે છે તેથી તેઓ જ્યાં જીવતા હતા તેની યાદોને પ્રતિબિંબિત અને પ્રશ્થાપીત કરી શકે છે પરંતુ તમે જાણો છો તેમ તમે ખરેખર જે અવલોકન કરો છો તે હવે ખરેખર એક મરુસ્થળ છે દુર્ભાગ્યવશ ક્રેટો અને ગિબિલીના નુવા કે જે ફરીથી બનાવવામાં આવ્યા છે ત્યાં શુન્યાવકાશ અને શાંતિ શા માટે છે મારો અર્થ એ છે કે આ શુન્યાવકાશ લાવનારા પરિબળો કયા છે પ્રથમ ક્રેટો જે ભૂતકાળની પુરાતત્ત્વીય પુરાતત્ત્વવિદ્યાના બાકીના ભાગ રૂપે સિમેન્ટના આવરણ નીચે છે તેથી તેઓ તેને યાદગીરી તરીકે પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેનો સિમેન્ટ બ્લોક્સ માટે સંપૂર્ણ રીતે અભ્યાસ કરેલો છે અને બીજું ઘરો ચારરસ્તાઓ સ્મારકો અને અધૂરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સપ્રમાણતા છે અને બીજું આ ઘરો લોકો માટે બનાવવામાં આવ્યા છે પરંતુ હજી પણ ઘણા લોકો અહીં રહેતા નથી અને ગિબિલીનામાં સામાજિક પાસાનો પણ ઘણો અભાવ છે અને તમે જાણો છો તેમ તે આજીવિકા વિશે પણ છે તેઓ ખરેખર તેમનો જીવનનિર્વાહ કેવી રીતે કરી શકે છે ત્યાં અન્ય ઘણા બધા પરિબળો છે કે જે તેનાથી સંબંધિત છે તેથી આપણે જે શીખી રહ્યા છીએ આ તેનું ધોરણ છે તે સ્કેલ વધી ગયોછે અને પરિણામે જે આપણે જોઈ રહ્યા છીએ તે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇનપુટનો ગેરવહીવટ કરવામાં આવી રહ્યો છે અને તેના લીધે અધૂરા કામ તમે જોઈ શકો છો તેથી આ રીતે પ્રોજેક્ટને બ્યુટિફિકેશનના નામે રાખવામાં આવ્યો છે પણ તેના લીધે અલગ કદરૂપી અધૂરા ભાગો બન્યા છે અને તે રીતે તમે જાણો છો એમ અમુક પ્રકારની ગેરકાયદેસર જગ્યાઓ પણ વિકસિત કરી છે ભંડોળના ગેરવહીવટના કારણે લોકો આ અધૂરા આર્ટવર્ક અથવા અધૂરા પ્રોજેક્ટ્સને છોડીને જતા રહ્યા છે ત્યાં સંસ્થાકીય રીતે તેઓ આ કલાકારો અને તેમના કામ તરફ જોતા હતા તેથી આ આખી વસ્તુ ખરેખર આપણને જણાવે છે કે સમજણનો અભાવ સ્થાનિક સાંસ્કૃતિક જરૂરિયાતોની અને ટૂંકા ગાળાની મધ્યમ અવધિ અને લાંબા ગાળાની અનુકૂલન પ્રક્રિયા કેવી છે તેથી કોઈ કેવી રીતે વૃદ્ધિશીલતા વિશે વિચારી શકે છે અને તમે જાણો છો તેમ વૃદ્ધિશીલતા વિશે કોઈ વિચારશે નહીં તેથી જો આ પ્રોજેક્ટને વધુ વધારાના સ્તર પર જો શીખવવામાં આવ્યો હોત તો તે વધુ સારી સફળતા હોત સાંસ્કૃતિક સંદર્ભમાં જ્યારે આપણે કોઈ આશ્રય આપતા હોઈએ છીએ ત્યારે હંમેશાં બે બાબતો હોય છે અને તે ખૂબ જ અલગ હોય છે એક શું છે અને બીજી શું નથી શક્તિશાળી અને શક્તિવિહીન રાહત સંસ્થાઓ અને આપત્તિનો ભોગ બનનાર તેથી એક હાથ આપવાવાળો છે અને બીજો હાથ લેવાવાળો છે તેથી જ્યારે આ એજન્સીઓ ચિત્રમાં આવે છે ત્યારે આ એનજીઓ ઘણી વાર તેઓને સ્થાનિક અનુભવ અને સિસ્ટમની અનુભૂતિ કરાવે છે આ ચોક્કસ સમાજ વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે અને સિસ્ટમમાંથી જીવનની અપેક્ષિત પરિસ્થિતિઓ પ્રાપ્ત કરો તેથી તમે જાણો છો તેમ અહીં મોટી સામૂહિક તનાવની પરિસ્થિતિઓ બની હતી કે જેના કારણે સિસ્ટમ કેવી રીતે નિષ્ફળ થઈ પરંતુ તે પછી ઘણી રાહત કામગીરીઓ થાય છે જ્યારે તેઓ બચાવ અથવા પુનર્વસન પ્રોજેક્ટ્સમાં આવે છે ત્યારે તેઓ રાહત સંસ્કૃતિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સિસ્ટમોને નકારી કાઢવાનો અથવા તરફેણ કરવાનો પ્રયાસ કરે છે તેથી કાં તો તેઓ તેના પર આધારીત છે તેઓ તેનો પહેલાથી અમલ કરે છે અને તેના પર વધુ આધાર રાખે છે અને રાહત સંસ્કૃતિ તેમ છતાં તેઓની સ્થાનિક પ્રણાલીઓને નબળી પાડવાનો પ્રયત્ન કરે છે તેઓ સ્થાનિક પરંપરાઓને સમજવા નબળો પ્રયાસ કરે છે અને પીડિત સંસ્કૃતિને હંમેશાં સ્થાનિક પરંપરાગત અને સ્વદેશી પ્રણાલીઓ દ્વારા આફતની અપેક્ષા કરવામાં નિષ્ફળતા અથવા તે થાય ત્યારે તેનો સામનો કરવા સક્ષમ રહેવા અંગે હંમેશા જાગૃત કરવામાં આવે છે તેથી મૂળભૂત રીતે સંસ્થા તમારી સેવા કરવા માટે કાર્યમાં આવે છે અને તે જોવે છે કે આ આખી સિસ્ટમ નિષ્ફળ ગઈ છે તેઓ ક્યારેય જોતા નથી કે તેઓ આટલા વર્ષો કઈ રીતે જીવ્યો તેઓ કેવી રીતે જીવતા કેવી પદ્ધતિઓ તેમની પાસે છે તેથી સિસ્ટમની સમજની સંપૂર્ણ અજ્ઞાનતા એક મોટું અંતર લાવે છે આથી જ જ્યારે તમે જાણતા હોવ કે આ પ્રકારની પરિસ્થિતિઓ જ્યારે તેમને કેહવામાં આવે છે કે તમારી સિસ્ટમ નિષ્ફળ ગઈ છે ત્યારે જ તેઓ પરંપરાગત નેતૃત્વ અને સામાજિક અને ધાર્મિક વ્યવસ્થામાં વિશ્વાસ ગુમાવવા તરફ દોરી જાય છે જેનાથી તેઓ બાહ્ય પ્રભાવથી વધુ વ્યથિત થાય તેની વધુ સંભાવના છે તેથી તેમે જાણો છો તેમ કેટલાક વિકલ્પો તૈયાર વિકલ્પો સાથે આવે છે તેઓના પહેલા કરેલા કાર્યો પરથી અને તેઓ તમને આ વિકલ્પ આપે છે તો તમે આમાંથી એક કેમ ન લઇ શકો ડોરિંન મેસ્સી એક ભૂગોળશાસ્ત્રી કે જેણે સ્થાન વિશે વાત કરી હતી તે એક સામાજિક રચના છે અને અમે સક્રિયપણે સ્થાનો બનાવીએ છીએ અને સ્થાનની આપણી કલ્પનાઓ એ સમાજની ઉપજ છે જેમાં આપણે જીવીએ છીએ સમાન સંદર્ભમાં આપણે કોઈ સંદેશાવ્યવહારને સ્થાનની નબળાઇ સાથે જોડી શકીએ નહીં તે એક સામાજિક નિર્માણ પણ છે કારણ કે આપણે તેના જવાબદાર લોકો છીએ આપણે જ તે પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે નિર્બળ બનાવી રહ્યા છીએ ચાલો મારા પોતાના અભ્યાસ પર આવું જે હું હાલમાં કરી રહ્યો છું આ અભ્યાસ હુડહુડ ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારો પર છે તેથી મેં વિશાખાપટ્ટનમના કેટલાક ગામોની મુલાકાત લીધી જે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં છે અને ઘણાં સરકારી અધિકારીઓ કલેક્ટરો અને આંકડાકીય વિભાગની મુલાકાત લીધી હતી એ જોવા માટે કે અન્ય એનજીઓ શું કામ કરી રહી છે અને તેઓ કયા પ્રકારનાં પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે તમે જાણો છો તેમ નુકશાનના આંકડા કેવી રીતે એકત્રિત કરવામાં આવ્યા છે તેથી આમાંના ઘણા અહેવાલો મુજબ જો આપણે નુકસાનનાં આંકડા વિષે વાત કરીએ કે કેટલું જાનનું નુકસાન થયું છે કેટલી સંપત્તિને નુકસાન થયું છે તે સંખ્યાના આંકડા સુધી સંકુચિત છે તે સમાજના સપાટીની રચનાઓ સુધી સંકુચિત છે અને તેને આંકડાકીય દ્રષ્ટિએ ઘણીવાર ઘટાડવામાં આવે છે તેથી તમે કહી શકો છો કે પાકનું અંદાજીત આટલું નુકસાન ૫૦ થી વધુ વિસ્તાર કેટલા લોકોનું સ્થળાંતર થયું અસરગ્રસ્ત ગામોની સંખ્યા તેથી તે બધા સંખ્યામાં સંકુચિત છે પરંતુ તે આર્થિક પાસા સાથે વધુ સંબંધિત છે અને તેના માટે કેટલું ભંડોળ જરૂરી છે તેના માટે કેટલું રોકાણ જરૂરી છે જો તમે ત્યાં જુઓ તો આ કેટલાક ભીમનીપટ્ટનમ કહેવાતા ગામો છે અને અહીંયા તમે જીવવાની પરંપરાગત રીત જોઈ શકો છો તેમની પાસે છરાઈની છત સિસ્ટમ છે કે જે ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોને કારણે અને દરિયાકાંઠાના વિસ્તારો હોવાને લીધે ખૂબ ઓછી છુટીછવારીઓ ધરાવે છે તેથી તેઓ આબોહવા સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓ વિશેની સ્વદેશી સમજણ મેળવવાનો પ્રયાસ કરે છે અને તે તેમની જીવનશૈલીને પણ પૂરું પાડશે માછીમારનું જીવન કેવી રીતે ઉજવવામાં આવે છે અને તે કેટલું વિધેયાત્મક રીતે કાર્ય કરે છે પરંતુ જો તમે આધુનિક બાંધકામો પર નજર નાખો તો તમે જોઈ શકો છો કે ડ્રેનેજ પણ આ રીતે અલગ પડી ગઈ છે તેથી તેનો અર્થ એ કે એજન્સીઓને ફક્ત ઘર તરફ જ જોવે છે અને વસ્તુઓની વ્યવસ્થા તરફ નહીં ઘરોનો સમૂહ જ સમાધાન નથી તે માત્ર એક વસ્તુ નથી તે એક સિસ્ટમની ચોક્કસ વ્યવસ્થા છે કે જેમાં રોડ લેયર નેટવર્ક ડ્રેનેજ સિસ્ટમ્સ વીજળી પુરવઠો પાણી પુરવઠાનો સમાવેશ થાય છે તે બધું મળીને નિવાસ બનાવે છે પરંતુ અહીં જ્યારે તમે કોઈ મકાન માટે કોઈ મકાન પર જાઓ છો ત્યારે એન ઓ આવે છે અને મકાન બનાવે છે અને જયારે મકાન બનાવે છે ત્યારે તમે તમે દૂર જતા રહો છો અને તે પછી શું થાય છે તે પાડોશીઓને કેવી અસર કરે છે તેથી જ આપણે તે સ્તરને ગુમાવી રહ્યા છીએ ઘણાં ગામોમાં મેં જોયું છે કે જ્યાં ક્ષતિગ્રસ્ત મકાનો છે તેનો હિસાબ કરવામાં આવ્યો છે કે તેને આંશિક નુકસાન થયું છે અથવા સંપૂર્ણ રીતે નુકસાન થયું છે પરંતુ તે પછી આ ખાલી રહે છે કારણ કે તેઓ અન્ય સ્થળે સ્થાનાંતરિત થઈ જાય છે અથવા તેઓને નવી જગ્યાએ ગોઠવી લેવામાં આવે છે પરંતુ તેને શું થયું છે તેથી ૧૦ વર્ષ પછી પણ જો તમે ક્યારેય લાતુર ભૂકંપ પ્રભાવિત વિસ્તારો અથવા સુનામીવાળા વિસ્તારોમાં જાઓ છો તો તમે ઘણા ક્ષતિગ્રસ્ત ગામોને આ રીતે જોઈ શકો છો તેથી કોઈ પણ આ ભંગારને કેવી રીતે સાફ કરી શકે છે અથવા આપણે આ સામગ્રીઓનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેની કોઈ વિચારલક્ષી પ્રક્રિયા નથી તેથી ઘણા બધા પાસાઓ છે કે જેનો તમે વિચાર કરી શકો છો તેથી તમે આખા ગામમાં ચક્રાવાતને કારણે નુકસાન પામેલા મકાનોના ટુકડાઓ જોઈ શકો છો અથવા તમે નવું મકાન બનાવી રહ્યા હોય તો તમારા અને તમારી વચ્ચેના મકાનોને નુકસાન થયું છે ને તેના લીધે ત્યાં મકાનોના ટુકડાઓ તમે જોઈ શકો છો તમે જાણો છો તેમ ત્યાં જૂના ભાગની સમજ નથી પરંતુ તેઓ ફક્ત એ જ જોઈ રહ્યા છે કે આપણે શું બનાવી રહ્યા છીએ દાખલા તરીકે આ એક સંયુક્ત કુટુંબનું ઘર અને આવા ઘણા ગરીબ મકાનોની આ એક વાર્તા છે સરકારે તેમને મકાનછતને ફરીથી બનાવવા માટે એક પ્રકારની સહાયતા રૂપે માત્ર ૫૦૦૦ રૂપિયા આપ્યા છે અને વાસ્તવિકતા એ છે કે ૩ પરિવારો હજી એક જ મકાનમાં રહે છે તેથી હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે તેઓ આ મકાનોમાં કેવી રીતે જીવી શકશે તેથી પછી તેઓએ કહ્યું હા અમે અહીં મોટે ભાગે દરિયાકાંઠાના ક્ષેત્રમાં ઉંઘીયે છીએ અમે ત્યાં સૂઈ શકીએ છીએ કારણ કે બધા નિયમો રાખવા માટે ૫૦૦૦ અમારા માટે પૂરતા ન હતા તેથી અમે શું કરીએ છીએ કે અમે અમારા પડોશીઓ સાથે વાટાઘાટો કરીએ છીએ અને અમે તેમના વરંડામાં રાતે સૂઈ જઇયે છીએ તેથી આ રીતે જ્યારે તમે આંકડાઓને સંકુચિત કરો છો અથવા તમે ફક્ત ૫૦૦૦ રૂપિયા આપો છો અથવા કોઈ ખાસ રકમ આપવામાં આવે છે મને લાગે છે કે જો તમે તેનું નિરીક્ષણ નહીં કરો તો તેઓ બે વર્ષ પછી આ કેસમાં તેને કેવી રીતે બનાવશે તેથી મને લાગે છે કે અહીંયા કોઈએ જોવું પડશે તમે કેટલું આપ્યું છે તે નહીં પરંતુ તેઓએ કેટલું કર્યું છે અને તેઓને શેની જરૂર છે આવા પ્રકારના કેસોમાં ફરીથી મૂલ્યાંકન કરવું પડશે એક બીજો કેસ પણ છે જ્યાં વિવિધ કોર્પોરેટ એજન્સીઓ આવે છે જેમ કે ઇન્ફોસીસ ફાઉન્ડેશનનો એક પ્રોજેક્ટ છે કે જ્યાં તેમણે તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીઓના ભાગ રૂપે આવાસોના ઉકેલો અને તેને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને જ્યારે તમે આ આવાસોને જુઓ છો ત્યારે તેમની પાસે ખૂબ જ સરસ રોડ નેટવર્ક છે તેમની પાસે ઘણા સારા મકાનો ઇંટ અને કોન્ક્રીટના મકાનો છે આ થોડું દૂર ૨૩ કિલોમીટર જેટલું છે કિનારેથી ૩૪ કિલોમીટર દૂર છે પરંતુ પછી જ્યારે હું આ સ્થાનની મુલાકાત લેતો હતો ત્યારે ઘણા લોકોએ આ સ્થાનો કબજે કર્યા ન હતા અત્યારે લોકોએ લીધા હશે પરંતુ તે સમયે એક પણ વ્યક્તિએ આ મકાનો પર કબજો કર્યો નથી હું તેમની સાથે કેટલાક ઇન્ટરવ્યુ લેતો હતો અને પછી મેં એક માછીમારને પૂછ્યું કે આવું કેમ તેઓએ કહ્યું કે અમારી માછીમારીની જરૂરિયાતો ખૂબ જ અલગ છે અમે દરિયા કિનારા નજીક રહેવા માંગીએ છીએ જોકે અમને કોઈ ખાસ ઘર ગમે છે પરંતુ હજી પણ અમારી જરૂરિયાતો થોડી અલગ છે તેથી ક્રમિક પ્રક્રિયામાં તેઓને પણ ચિંતા છે કે સ્થાનિક રાજકારણીઓ અને તેમના નેટવર્ક તેઓ માછીમારોના નામે આ મકાનો કેવી રીતે પચાવી શકે તે પણ એક જોખમ છે જેને માછીમારો પણ અનુભવે છે તેથી માછીમારોની એક અલગ સાંસ્કૃતિક જરૂરિયાત છે અને આવાસના માનક સ્વરૂપોને સમજવાની સમાનતા ગીબેલિના જેવી છે અને તે તેમની સાંસ્કૃતિક જરૂરિયાતો આજીવિકાની જરૂરિયાતોને કારણે સમુદાયો દ્વારા કેવી રીતે વારંવાર નકારવામાં આવે છે ત્યાં જ આપણે કહીએ છીએ કે આવાસ વિશેષ છે જ્યારે ઘર એક અર્થપૂર્ણ વ્યાખ્યા છે ઘર અથવા નાનું નિવાસસ્થાન તે માળખું વર્ણવે છે જ્યારે તે ઘર તેની અંદર વિતાવેલા જીવનનું પ્રતીકાત્મક રૂપ છે ઘર એ સામાજિક પ્રણાલીની ઊંડી રચનાઓ અને કબજે કરેલા ઘરેલુ સ્થાન સાથેના કુટુંબના સંબંધમાં કેવી રીતે પ્રતિબિંબિત થાય છે તે તેનો અર્થ છે તેથી અહીં આપણે જોઈ શકીયે છીએ કે તે ફક્ત ચાર દિવાલો જ નથી જે ઘરની આસપાસ છે તે કુટુંબ વિશે છે તે તેમના સામાજિક સંબંધો વિશે છે સામાજિક સ્થાન કેવી રીતે સર્જાય છે તેથી હેનરી લેફેબ્રે કાલ્પનિક જગ્યાની વાત કરે છે જેને આયોજકો અથવા ફાઉન્ડેશન આ રીતે આધુનિક સમજણ અને સમજાયેલી જગ્યાની દ્રષ્ટિએ જોવે છે તેઓ કેવી રીતે તેની સાથે સમાયોજિત કરવાનો પ્રયાસ કરે છે અને રહેઠાણની જગ્યા લાંબા સમયની ગોઠવણો સાથે અસ્તિત્વમાં આવે આશ્રય કરતા લાંબા સમય સુધી તેઓ કેવીરીતે આ જગ્યા સાથે સેટ થશે તેના જુદા જુદા અર્થ છે તેઓ આ સ્થાનોને સાંસ્કૃતિક પરિમાણ સાથે કેવી રીતે પ્રદર્શિત કરે છે તે સાથે જ રહેવાની જગ્યા તેમાં આવે છે અને મને લાગે છે કે હું મિચલ લાયોન્સ અને થિયો શીલ્ડરમેંન અને કમિલો બોઆનાCamillo Boana's કાર્યોને વધુ સારી રીતે નિર્માણના પ્રથમ સંસ્કરણમાં સંક્ષિપ્તમાં જણાવીશ ભારત પાકિસ્તાન ઇન્ડોનેશિયા બાંગ્લાદેશ પેરુ કોલમ્બિયા તુર્કી અને અન્ય તમામ સ્થળોએથી વિવિધ વિદ્વાનોના સંકલિત કર્યો માંથી તેઓ તેને કેવી રીતે લાવ્યા તેથી જે મોડેલ જે સામાન્ય રીતે પુનર્નિર્માણ પ્રક્રિયાઓમાં અનુસરવામાં આવ્યું છે તેમાં એક પાસું ઉમેરવામાં આવ્યું છે જેમ કે તે લોકો કેટલીક વાર એક જ એનજીઓને પાસે જાય છે તેથી ત્યાં એનજીઓ ૫ ૬ આવાસો એનજીઓ પ્રાયોજીત કરે છે તેથી તે વખતે તે એનજીઓ ફક્ત તે ઘરો તરફ જ જોવે છે તેઓ માત્ર એક ઘરની જ વાત કરે છે એક સમયે એક જ એક પરિવાર માટે કારણ કે તેમનો કરાર ૨ અથવા ૩ અથવા ૪ ઘરો પહોંચાડવાનો છે કે જે એક મકાનથી લઈને ૧૦૦ના ગુણાકારમાં છે અહીં એજન્સીઓ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે તેથી તેઓ શું કરે છે કે તેઓ યોજનાકીય અથવા કોઈ વિશિષ્ટ મકાનનું મોડેલ વિકસાવે છે અને તેની નકલ કરીને કોઈ ટાઉનશીપ બનાવે છે પછી ભલે તે ક્લસ્ટર છે તેથી તેઓ આ રીતે એજન્સી સંચાલિત પ્રક્રિયાના ભાગ રૂપે એક સરખા સમાન ધોરણના મોડેલ વિકસાવે છે જ્યારે પ્રતિકૃતિ બનાવે છે ત્યારે તે મૂળભૂત રીતે એક ક્લસ્ટર તરીકે વિકસિત કરવામાં આવે છે અને તેની નકલ આખા સમાધાનમાં કરવામાં આવશે પરંતુ અહીં એજન્સી સંચાલિત પ્રક્રિયામાં ખાસ કરીને ઘણાં પાસાંઓ ધ્યાનમાં લેવામાં આવતા નથી જગ્યાની જરૂરિયાતો તેના માટેના સાંપ્રદાયિક પ્રતિભાવ અને જરૂરિયાતો અથવા પરિસ્થિતિગત વિશ્લેષણ આપત્તિ પહેલા અને વિનાશ પછી તે કેવી રીતે બદલાયું છે એક સ્ત્રી આપત્તિમાં તેના પતિને ગુમાવે છે તેણીનું શું થશે તેણીને કયા પ્રકારનું મકાન જોઈએ છે તેથી આ પ્રકારની સમજ ખરેખર આ પ્રક્રિયાની અંદર નથી કારણ કે તે ફક્ત મોડેલને ધ્યાનમાં લે છે અને તે ૧૦૦ ઘરો માટે કેવી રીતે પુનરાવર્તિત થાય છે જ્યારે આમાં પડોશી પરિવારોના જૂથને સમજવા માટે લાંબા સમય સુધીનું સંમેલન છે તે સમય લેશે પરંતુ તેની સાથેની સમસ્યા એ છે કે તેમાં મીડિયા પ્રેશર હશે રાજકીય દબાણ હશે સંસ્થાકીય દબાણ હશે તેથી ઘણી બધી બાધાઓ જે આ પાસામાં ઉમેરાશે કોન્ટ્રાક્ટરો બીજા મોડેલમાં તેઓ તબક્કાવાર વિવિધ ભાગોના અભિગમની કીટ વિકસાવવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે તેઓએ દિવાલોના મટિરિયલ ટેમ્પ્લેટ પાયો અને છત સામગ્રી અથવા ઘણું બધું વિકસાવી છે તેથી તેઓએ એક ટેમ્પલેટ આપવાનો પ્રયાસ કર્યો અને પછી લોકોને તે રીતે પસંદ કરવાનું કહેવામાં આવ્યું અને પછી કીટ આપવામાં આવે છે અને બીજી અરજી પ્રક્રિયામાં પ્રમાણભૂત ડિઝાઇન પ્રક્રિયામાં થોડી રાહત અપનાવવામાં આવી છે જ્યાં બેની કુરિઆકોઝે ૨૦૦૦ મકાનો માટે ૨૦૦૦ ડિઝાઇન પર કામ કર્યું છે તેથી જ ત્યાં સમુદાયને ઊંડાણથી જોડવાની આવશ્યકતા છે અને તેમના સમુદાય સાથે ખરેખર સંપર્ક કરવો પડશે અને અંતે તેઓએ ૭ થી ૮ વિકલ્પો વિકસિત કર્યા અને ફરીથી આર્કિટેક્ટ્સ સાથે સામ સામે વાટાઘાટો પછી મંજૂરી આપવામાં આવી અને અન્ય અંતિમ ફેરફારો શા માટે વિકસાવા જરૂરી છે તેના માટે ખૂબ જ સંપૂર્ણ બોટમ અપ પ્રક્રિયાની જરૂર છે હું આશા રાખું છું કે તમે સાંસ્કૃતિક મુદ્દાઓ અને ડિઝાઇનિંગની રીતો શું છે અને તેની કેવી રીતે અવગણના કરવામાં આવી છે અને તેના પરિણામો શું છે અને આવાસની રચનાના વિવિધ મોડેલો ક્યાં છે તે પ્રતિસાદ તરીકે તમે સમજી શકશો ખુબ ખુબ આભાર